પ્રયોગ પેસીવ અને એક્ટીવ હાઇ પાસ ફીલ્ટર આ મોડ્યુલમાં તમારું સ્વાગત છે છેલ્લા મોડ્યુલમાં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર ની એપ્લીકેશન જોઈ છે અને આપણે ફિલ્ટર્સના પ્રકાર પણ જોયા છે ક્યો એલીમેંટ છે તે પર આધાર રાખીને તે પેસીવ અથવા એક્ટીવ ફિલ્ટર હોઈ શકે છે પછી આપણે ફ્રીક્વન્સી ના આધારે ફિલ્ટર્સ પણ જોયા છે જો તે ઓછી ફ્રીક્વન્સીને પસાર થવા દે છે અને તે હાઇ પાસને અટકાવે છે તો તે લો પાસ ફિલ્ટર છે જો તે હાઇ પાસ ફ્રીક્વંસીને પસાર થવા દે છે અને તે લો પાસ ફ્રીક્વન્સીને અટકાવે છે તો તે હાઇ પાસ ફિલ્ટર છે હાઇ પાસ ફિલ્ટરનો અર્થ શું છે તે હાઇ ફ્રીક્વંસી પર સિગ્નલના ચોક્કસ સમૂહને પસાર થવા દેશે અને તે ઓછી ફ્રીક્વંસીના સિગ્નલને અટકાવશે આજે આપણે હાઇ પાસ ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરવું તેની ચર્ચા કરીશું આજનું લેકચર ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે એક ભાગમાં ફિલ્ટર્સ વિશે અને બે ભાગમાં રેક્ટિફાયર વિશે જોઇશું હાઇ પાસ ફિલ્ટર લો પાસ ફિલ્ટરના બરાબર વિરુદ્ધ છે આકૃતિ 1 હાઇ પાસ ફિલ્ટરનો આદર્શ ફ્રીક્વંસી રીસ્પોંસ દર્શાવે છે એક હાઇ પાસ ફિલ્ટર કટ ઓફ ફ્રીક્વન્સીમાંથી તમામ ફ્રીક્વન્સીઝ પસાર કરે છે અને કટ ઓફ ફ્રીક્વન્સીની નીચેની બધી ફ્રીક્વન્સીઝ રોકે કરે છે હવે આપણે લો પાસ પેસીવ ફિલ્ટર જોયું છે અને તમને યાદ હશે કે લો પાસ પેસીવ ફિલ્ટરમાં રેઝિસ્ટર અને કેપેસિટર હતું તેથી જો હું લો પાસ ફિલ્ટર દોરીશ તો તેમાં રેઝિસ્ટર છે અને ત્યાં કેપેસિટર હતું અને અહિ કેપેસિટર ગ્રાઉન્ડમાં આઉટપુટને માપતા હતા હાઇ પાસ ફિલ્ટરમાં શું થાય છે હાઇ પાસ ફિલ્ટર પણ પેસીવ ફિલ્ટર છે અહીં કેપેસિટર રેઝિસ્ટરનું સ્થાન લે છે અને રેઝિસ્ટર લો પાસ સર્કિટમાં કેપેસિટરનું સ્થાન લે છે તેમના સ્થાન બદલીએ તો આપણે લો પાસ ફિલ્ટરમાંથી હાઇ પાસ ફિલ્ટર મેળવી શકો છો આકૃતિ 2 માં બતાવ્યા પ્રમાણે એક સરળ કેપેસિટર સાથે શ્રેણી માં એક જ રેઝિસ્ટરને એકસાથે જોડીને એક પેસીવ હાઇ પાસ ફિલ્ટર સરળતાથી બનાવી શકાય છે આ પ્રકારના ફિલ્ટર માટે ઇનપુટ સિગ્નલ Vin ને રેઝીસ્ટર અને કેપેસિટર એકસાથે સીરીઝમાં હોય ત્યાં દાખલ કરવામાં આવે છે કેપેસીટર રેઝીસ્ટર સાથે સિરિઝ માં રાખેલ છે અને આઉટપુટ સિગ્નલ રેઝિસ્ટરને પેરેલેલ થી લેવામાં આવે છે તેથી આ પ્રકારના ફિલ્ટરને ફર્સ્ટ ઓર્ડર હાઇ પાસ ફિલ્ટર પણ કહેવામાં આવે છે તમને યાદ હશે કે જ્યારે આપણે એક R અને એક C નો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે તેને પ્રથમ ઓર્ડર હાઇ પાસ અથવા પ્રથમ ઓર્ડર લો પાસ ફિલ્ટર પણ કહીએ છીએ આ પ્રથમ ઓર્ડર હાઇ પાસ ફિલ્ટર છે અથવા તેને એક પોલ ફિલ્ટર પણ કહેવામાં આવે છે તેમાં માત્ર એક રીએક્ટીવ કોમ્પોનેન્ટ છે એટલે કે સર્કિટમાં કેપેસિટર આવેલુ છે

એક્ટીવ હાઇ પાસ ફિલ્ટર માટે શું વિચારીશું જ્યારે આપણે એકટીવ હાઇ પાસ ફિલ્ટર વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે એક્ટીવ ઘટકનો ઉપયોગ કરવો પડે છે અને એક્ટીવ કોમ્પોનેંટએ આપણા Op Amp સિવાય બીજું કંઈ નથી અહીં આપણે નોન ઇન્વર્ટીંગ યુનિટી એમ્પ્લીફાયર અથવા બફર અથવા વોલ્ટેજ ફોલોઅર નો ઉપયોગ કરી રહ્યા છીએ જ્યારે આપણે પેસીવ હાઇ પાસ ફિલ્ટરને નોન ઇન્વર્ટીંગ યુનિટી એમ્પ્લીફાયર સાથે જોડીએ છીએ ત્યારે આપણને એક્ટીવ હાઇ પાસ ફિલ્ટર મળે છે યુનિટી ગેઇન એમ્પ્લીફાયરને બદલે આપણે ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ એક્ટીવ હાઇ પાસ ફિલ્ટરનું મૂળભૂત વિદ્યુત સંચાલન બરાબર એ જ છે જે આપણે સમકક્ષ RC પેસીવ હાઇ પાસ ફિલ્ટરમાં જોયું છે તે સિવાય કે સર્કિટમાં ઓપરેશનલ એમ્પ્લીફાયર અથવા ઓપ એમ્પ છે તેમાં ફિલ્ટર ડિઝાઇન એ એમ્પ્લીફિકેશન અને ગેઇન કંટ્રોલ પ્રદાન કરે છે અહીં ફરીથી યાદ રાખો કે આપણું સૂત્ર રાબેતા મુજબ fc 12πRC છે તેથી જ્યારે આપણે આ C ને તથા R ને શ્રેણીમાં નોન ઇન્વર્ટીંગ એકમ સાથે જોડીએ છીએ ત્યારે તે તમને નોન ઇન્વર્ટીંગ માલુમ પડે છે આપણે નોન ટર્મિનલનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી યુનિટી ગેઇન વોલ્ટેજ ફોલોઅર કે યુનિટી ગેઇન એમ્પ્લીફાયર માટે ગેઇન 1 અને AV 1 તેથી આપણા એક્ટિવ હાઇ પાસ ફિલ્ટરને વ્યાખ્યાયિત કરવું ખૂબ જ સરળ છે હવે જ્યારે તમે જુઓ છો કે આ ગ્રાઉન્ડેડ છે જ્યારે તમે વોલ્ટેજ લઈ રહ્યા હોવ ત્યારે તમે વોલ્ટેજ લાગુ કરી રહ્યા છો અને તમે વોલ્ટેજ માપતા હોવ તે હંમેશા ગ્રાઉન્ડના સંદર્ભમાં હોય છે હવે ચાલો જોઈએ કે હું પેસિવ RC ફિલ્ટર સાથે એમ્પ્લીફિકેશન માટે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરું છું તેથી આ એમ્પ્લીફિકેશન સાથે મારું એક્ટીવ હાઇ પાસ ફિલ્ટર બને છે કેવી રીતે એમ્પ્લીફિકેશન થાય કારણ કે હવે મારી પાસે એમ્પ્લીફિકેશન માટે R1 અને R2 છે ગેઇન બદલવા માટે તમે R1 ની મદદથી ગેઇન બદલી શકો છો આપણે R2 ની મદદથી અથવા વાસ્તવમાં R1 અને R2 ના સંયોજન દ્વારા ગેઇન બદલી શકીએ છીએ હવે AF એ ફિલ્ટરનો પાસ બેન્ડ ગેઇન છે અને એ 1 R2R1 છે કારણ કે આ નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરને 1 R2R1 નો ગેઇન થશે તે આપણે જાણીએ છીએ બીજું આ AF વિશે આપણે જાણીએ છીએ હવે આપણે આ f ફ્રીક્વન્સી વિશે વાત કરી રહ્યા છીએ તે હર્ટ્ઝમાં ઇનપુટ સિગ્નલની ફ્રીક્વન્સી છે પછી આ ઘટક fc હર્ટ્ઝમાં તમારી કટ ઓફ ફ્રીક્વન્સી છે આ ચોક્કસ સર્કિટમાં આપણે શું જોઈ શકીએ આ ચોક્કસ સર્કિટમાં એક બાબત જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ તે એ છે કે જો તમે વોલ્ટેજ પીક ટુ પીક વોલ્ટેજ Vin અને Vout ને ધ્યાનમાં લો તો તમે જે ઇનપુટ સિગ્નલ લાગુ કરી રહ્યા છો તે વોલ્ટેજ એમ્પ્લીફાય થઈ ગયું છે આઉટપુટ વોલ્ટેજની વાત આવે ત્યારે પીક ટુ પીક વોલ્ટેજ વધારે હોય છે તમારી પાસે 1 R2R1 નું વિસ્તરણ છે તેથી આ ફક્ત સિગ્નલને એમ્પ્લિફાય કરશે નહીં જો તે હાઇ પાસ માર્ગ તરીકે પણ કાર્ય કરે છે તો તે એમ્પ્લીફિકેશન સાથે હાઇ પાસ ફિલ્ટર છે જો તમે યુનિટી ગેઇન એમ્પ્લીફાયરનો ઉપયોગ કરો છો તો એ એમ્પ્લીફિકેશન વગર હાઇ પાસ ફિલ્ટર છે તેથી આમ હવે તમે આગળની સ્લાઇડ પર જશો તો તમે પહેલાથી જ છેલ્લા મોડ્યુલમાં ચર્ચા કરી છે કે જ્યારે તમે લો પાસ ફિલ્ટર વિશે વાત કરો છો ત્યારે આ VoutVin એ AF કરતા વધારે હશે આપણે જોયું છે કે આ સમાન હશે અને આ તેનાથી ઓછું હશે

લો પાસ ફીલ્ટરની જેમ જ હાઇ પાસ એક્ટીવ ફીલ્ટરના ઓપરેશનની ચકાસણી ઉપર અભ્યાસ કર્યા મુજબ ફ્રીકવંસી ગેઇન સમીકરણની મદદથી આ મુજબ લખી શકાય કટ ઓફ અથવા કોર્નર ફ્રીક્વંસી ની કિંમત પણ આ જ સુત્ર નો ઉપયોગ કરીને મેળવી શકાય છે હવે આપણે એક ઉદાહરણ લઈશું એક નોન ઇન્વર્ટીંગ એક્ટિવ હાઇ પાસ ફીલ્ટર સર્કિટનો ગેઇન 2 હોય અને આપેલા કેપેસીટંસની કિંમત 10nF હોય ત્યારે અને લોઅર કટ ઓફ અથવા કોર્નર ફ્રીક્વંસીની કિંમત 1kHz અનુસાર સરકીટ ડીઝાઇન કરો ઉકેલ અહી કેપેસીટન્સની કિંમત 10nF હોય ત્યારે લોઅર કટ ઓફ અથવા કોર્નર ફ્રીક્વંસીની કિંમત 1kHz છે તેથી રેઝીસ્ટર R નીચે મુજબ મેળવી શકાય R1 R2 10 kilo ohm રેઝીસ્ટર R2 ની કિંમત ને રેઝીસ્સ્ટર R1 થી ભાગતા કે તે આપણને એક આપે છે તેથી કહી શકાય કે રેઝીસ્સ્ટર R1 ની કિંમત રેઝીસ્ટર R2 જેટલી જ છે આમ પાસ બેન્ડ ગેઇન AF2 તેથી આપણે કહી શકીએ કે આપણે બંને રઝીસ્ટર ની કિંમતો એવી યોગ્ય રીતે ગોઠવવી જોઈએ કે ઉદાહરણ તરીકે 10kΩ બંને ફિડબેક રઝીસ્ટર માટે લેવામાં આવે છે હાઇ પાસ ફીલ્ટર સર્કિટની કટ ઓફ અથવા કોર્નર ફ્રીક્વંસીની કિંમત 1kHz હોય તો Rની કિંમત 16kΩ અને કેપેસીટંસની કિંમત 10nF થાય પાસ બેંડ ગેઇન ઉત્પન્ન કરવા માટે બે ફીડ બેક રેઝીસ્સ્ટરની કિંમત R1 R2 10kΩ જો હું ફ્રીક્વન્સી બદલવાનું ચાલુ રાખું છું તો તમે 100 હર્ટ્ઝ પર રાખી જુઓ 200 અથવા 500 હર્ટ્ઝ પર રાખો અને જુઓ મારી પાસે અલગ વોલ્ટેજ ગેઇન છે મારી પાસે વોલ્ટેજ ગેઇન VoVin છે તેના માટે જો હું તેને ડેસિબલ્સની દ્રષ્ટિએ મેળવવા માટે બદલીશ તો હું ફ્રીક્વન્સી વિરુદ્ધ ડેસિબલ અથવા ફ્રીક્વન્સી વિરુદ્ધ ગેઇનનો ગ્રાફ દોરી શકું છું અહીં તમે જોશો કે તે આ કિંમતથી ફ્રીક્વંસીની પરવાનગી આપે છે પાસ બેન્ડ અહીં છે અને તે આ ચોક્કસ શ્રેણીની નીચે ફ્રીક્વંસીની મંજૂરી આપતું નથી શા માટે 3 ડીબી તેને શોધી કાઢો તેથી અહિ આપણી પાસે સ્ટોપ બેન્ડ છે તથા અહીં પાસ બેન્ડ છે આ તમારું એક્ટીવ પાસ ફિલ્ટર છે તથા આ ફ્રીક્વંસી છે આ ગેઇન છે શું આપણે આ ડિઝાઇન કરી શકીએ ચાલો જોઈએ આ PSpice મોડેલનો ઉપયોગ કરીને તેમને આ ચોક્કસ ગ્રાફ બનાવ્યો છે 1 કિલોહર્ટ્ઝ અને 10 નેનો ફેરાડના કેપેસિટર તરીકે આપેલ કટ ઓફ ફ્રીક્વન્સી સાથે તમને શું મળશે તમારો પાસ બેન્ડ શું હશે સ્ટોપ બેન્ડ શું હશે તમારો પાસ બેન્ડ શું હશે અને સ્ટોપ બેન્ડ શું હશે તેથી તમે અહીં જુઓ આ બાયસ વોલ્ટેજ છે 1 R2R3 ગેઇન છે કેપેસિટર ફિલ્ટર બને છે અને તેથી જ્યારે તમે અહીં સિગ્નલ લાગુ કરો છો ત્યારે તમે આઉટપુટ પર વોલ્ટેજને માપી શકો છો અને તમને લાગે છે કે તમને આની જેમ ટોચ મળે છે અને પછી તમારે સ્ટોપ બેન્ડ શું છે અને પાસ બેન્ડ શું છે તે શોધવાનું છે અને તેથી જો તમે તે ચોક્કસ સિમ્યુલેશન સોફ્ટવેરનો ઉપયોગ કરવાની જોગવાઈ ધરાવો છો તો તમે PSpice નો ઉપયોગ કરીને સમાન સિમ્યુલેશન કરી શકો છો તો હું ખરેખર પ્રયોગ કરવા માંગુ છું અને હું કયો પ્રયોગ કરીશ હું આ પેસીવ હાઇ પાસ ફિલ્ટરને જોડીશ અને ઇનપુટ પર અલગ અલગ સિગ્નલ લાગુ કરીશ જ્યારે હું કહું છું કે હું બદલીશ અને હું 5V પીક ટુ પીકથી શરૂ કરીશ અને હું આઉટપુટનું અવલોકન કરીશ અને હું ફ્રીક્વંસી ઘટાડીશ તમે જુઓ હું ફ્રીક્વંસી ઘટાડતો રહીશ તેથી અહીં જો તમે સર્કીટમાં જુઓ કે R આપવામાં આવે છે C આપવામાં આવે છે હું કેપેસિટરની કિંમત 2 1 માઇક્રો ફેરેડેનો ઉપયોગ કરું છું હું 10 કિલો ઓહ્મ સમાન રેઝિસ્ટરનો ઉપયોગ કરું છું હું ઇનપુટ તરીકે 5V લાગુ કરું છું અને ફ્રીક્વંસી તરીકે 5 કિલો હર્ટ્ઝ લાગુ કરું છું આ ચોક્કસ સિગ્નલ માટે મારે Vout શું છે તેનું અવલોકન કરવું પડશે તો પછી હવે હું શું કરીશ એકવાર હું Voutનું અવલોકન કરીશ હું ફ્રીક્વંસી ધીમે ધીમે 5 કિલોહર્ટ્ઝથી 50 હર્ટ્ઝમાં ઘટાડવાનું શરૂ કરીશ આપણે હજી પણ ફ્રીક્વંસી ઘટાડવાનું ચાલુ રાખીએ છીએ અને ફ્રીક્વંસીના દરેક ઘટાડા સાથે અથવા ફ્રીક્વંસીના એક સ્ટેપ સાથે આપણે આ આઉટપુટ વોલ્ટેજ જોશું અને તે બદલાતા રહે છે અને તમે જોશો કે આઉટપુટ પર આપણે કયા પ્રકારનાં સિગ્નલ અથવા કયા પ્રકારનાં સિગ્નલનાં આકારનું અવલોકન કરીએ છીએ તેથી આપણે આ પ્રયોગ કરીશું એક વસ્તુ જે આપણે હવે શીખી છે તે એ છે કે આ 5V પીક ટુ પીક 5 કિલો હર્ટ્ઝ ઉત્પન્ન કરવા માટે આપણે ફંક્શન જનરેટરનો ઉપયોગ કરીએ છીએ આઉટપુટ Vout પર વોલ્ટેજ માટે આપણે ઓસિલોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ આપણે ડિજિટલ મલ્ટિમીટરથી વોલ્ટેજ માપી શકીએ છીએ આ ડિજિટલ ઓસિલોસ્કોપ છે અથવા તેને DSO પણ કહેવામાં આવે છે આપણે 5 કિલો હર્ટ્ઝથી બદલાતા રહીશું અને 50 હર્ટ્ઝ સુધી નીચે જઈશું તથા આપણે ઓસિલોસ્કોપમાં આઉટપુટ વોલ્ટેજ Vo જોશું તો ચાલો આ પ્રયોગ જોઈએ આ આપણું R રેઝિસ્ટર અને C કેપેસિટર છે અને આ RC નો ઉપયોગ કરીને આપણે આપણું હાઇ પાસ પેસીવ ફિલ્ટર બનાવી શકીએ છીએ હાઇ પાસ પેસીવ ફિલ્ટર એક ફિલ્ટર છે કારણ કે તમારું કેપેસિટર ઇનપુટ પર છે અને રેઝિસ્ટર કેપેસિટરને અનુસરે છે તેથી તમે કેપેસિટરના ઇનપુટ અને રેઝિસ્ટરના ગ્રાઉન્ડ પર સિગ્નલ લાગુ કરી શકો છો તેથી આ એક ઇનપુટ છે અને બીજું ગ્રાઉન્ડ છે આ ટર્મિનલ અને રેઝિસ્ટરનું આ ટર્મિનલ આ શ્રેણીમાં છે ત્યાં એક હાઇ પાસ પેસીવ ફિલ્ટર છે જેના પર આપણે કામ કરી રહ્યા છીએ તેથી તેની પાસે આ બ્રેડબોર્ડ છે હવે હંમેશની માફક સૌ પ્રથમ આપણે આ સિગ્નલ જનરેટ કરવું પડશે અને આપણે ઓપ એમ્પ પર બાયસ વોલ્ટેજ પણ લાગુ કરવું પડશે પાછળથી હવે આ એક પેસીવ ફિલ્ટર છે પેસીવ ફિલ્ટર માટે આપણે વોલ્ટેજ લાગુ કરવાની જરૂર નથી પેસીવ ફિલ્ટર માટે આપણે બાયસ વોલ્ટેજ લાગુ કરવાની જરૂર છે કારણ કે ત્યાં કોઈ એક્ટીવ કોમ્પોનેંટ નથી તેથી આપણે સીધા જ કેપેસિટર પર સિગ્નલ લાગુ કરી શકીએ છીએ અને આ ઓસિલોસ્કોપનો ઉપયોગ કરીને રેઝિસ્ટર પરના આઉટપુટનું અવલોકન કરીશું તેથી તે અત્યારે ફંક્શન જનરેટરને કેપેસિટરના ઇનપુટ સાથે જોડી રહ્યા છે તો તમે શું જોઈ શકો છો તેમણે 5 કિલોહર્ટ્ઝ ફ્રીક્વંસી લાગુ કરી છે અને એમ્પ્લિટ્યુડ 5 V પીક ટુ પીક છે તેથી તમે જોઈ શકો છો કે એક છેડો ગ્રાઉન્ડ છે અને ઇનપુટ કેપેસિટરને આપવામાં આવે છે હવે આપણે આઉટપુટને ઓસિલોસ્કોપ સાથે જોડવું પડશે હું આ પ્રોબ રાખું છું એક લાંબો છેડો છે અને એક ટૂંકો છે આ તે પ્રોબ છે જેને આપણે ઓસિલોસ્કોપ સાથે જોડીએ છીએ આપણી પાસે લાંબો પ્રોબ છે લંબાઈની દ્રષ્ટિએ લાંબો અથવા ટૂંકો ટુંકો ગ્રાઉંડ સાથે જોડાયેલ છે લાંબો સિગ્નલ સાથે જોડાયેલ છે તે આપણે કરીએ છીએ હમણાં તમે જુઓ કે તમે બ્રેડબોર્ડ પર જુઓ છો ત્યારે તમે શું જોઈ શકો છો તમે જ્યાં જુઓ છો કે ત્યાં લાંબા સિગ્નલ સાથે જોડાયેલ છે અને ટૂંકા ગ્રાઉંડ સાથે જોડાયેલ છે તેથી જો તમે જોશો કે ત્યાં ઘણા બધા પ્રોબ છે તો હંમેશા લાંબા એક ઇનપુટ સાથે જોડાયેલ હોય છે અને ટૂંકા એક પ્રોબ સાથે જોડાયેલ હોય છે હવે આપણે ઓસિલોસ્કોપ પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને આપણે જોઈએ આપણે 5 V પીક ટુ પીક લાગુ કર્યું છે અને આઉટપુટ પર આપણે જોઈ શકીએ છીએ કે તે 5V પીક ટુ પીક છે હવે તે 5 28V છે તેથી પીળો કલર ઇનપુટ છે અને વાદળી આઉટપુટ સિગ્નલ છે અને તમે જોઈ શકો છો કે આઉટપુટ ઇનપુટને અનુસરે છે ફ્રીક્વંસી 5 કિલો હર્ટ્ઝ છે પીક ટુ પીક વોલ્ટેજ 5 28V છે હવે જેમ આપણે સ્ક્રીન પર જોયું છે કે આપણે 5 કિલોહર્ટ્ઝથી 50 હર્ટ્ઝ ફ્રીક્વંસીમાં બદલવા જઈ રહ્યા છીએ તેથી તે 500 ની દ્રષ્ટિએ ધીમે ધીમે બદલાવા જઈ રહ્યો છે શું તમે 1 કિલોહર્ટ્ઝની દ્રષ્ટિએ બદલી શકો છો તો હવે 4 કિલો હર્ટ્ઝ 4 કિલો હર્ટ્ઝ છે હવે આપણે 4 કિલો હર્ટ્ઝ લગાવી રહ્યા છીએ એમ્પ્લીટ્યુડ સમાન છે ચાલો ઓસિલોસ્કોપ જોઈએ અને આપણે જોઇશું કે તે હજી પણ અનુસરે છે ત્યાં કોઈ સમસ્યા નથી ફિલ્ટર સારું કામ કરી રહ્યું છે આ પેસીવ ફિલ્ટર છે અને આ હાઇ પાસ ફિલ્ટર છે તેથી લો પાસ લો ફ્રીક્વંસી પસાર થવી જોઈએ નહીં હવે 4 કિલોહર્ટ્ઝથી આપણે 3 કિલો હર્ટ્ઝ પર મોકલી રહ્યા છીએ તમે જુઓ છો કે તેઓ 3 કિલો હર્ટ્ઝ બદલી રહ્યા છે અને તે હજુ પણ તે સારી રીતે કામ કરી રહ્યું છે તો ચાલો આપણે 2 કિલો હર્ટ્ઝ 1 કિલો હર્ટ્ઝ 1 કિલો હર્ટ્ઝ 400 હર્ટ્ઝ એમ બદલતા જઇએ આપણે ગણતરી કરેલ fc શું છે 100 હર્ટ્ઝ 150 હર્ટ્ઝ તેથી કટ ઓફ ફ્રીક્વન્સી કે જેની આપણે ગણતરી કરી છે તે લગભગ 150 થી 160 હર્ટ્ઝ જેટલી છે તેથી તમે ત્યાં સુધી જોઈ શકશો કે ઇનપુટ અને આઉટપુટ સારી રીતે કામ કરી રહ્યા છે ફ્રીક્વન્સી સારી રીતે ચાલી રહી છે તમે જોશો કે 300 હર્ટ્ઝ પસાર થવા દે છે તો પછી આપણે તેને ઘટાડી શકીએ છીએ 200 હર્ટ્ઝ હજી પસાર થવા દે છે હવે તમે પીક ટુ પીક વોલ્ટેજ જુઓ છો પીક ટુ પીક વોલ્ટેજ ઘટે છે તમે જુઓ છો કે પીક ટુ પીક 14 08 V છે પરંતુ જ્યાં ઇનપુટ સિગ્નલ 5V છે હવે પીક ટુ પીક વોલ્ટેજ ઘટવાનું શરૂ કરે છે જો હું 159 હર્ટ્ઝ ને ધ્યાને લઉ તો તે ઘટી રહ્યું છે કારણ કે હવે આ આપણી કટ ઓફ ફ્રીક્વન્સીથી થોડું નીચે છે તેથી તમે પીક ટુ પીક વોલ્ટેજનું નિરીક્ષણ કરો છો જે આઉટપુટ પર બ્લ્યુ રંગમાં છે જે 3 68V છે તમારું ઇનપુટ 5 12V છે અને ફ્રીક્વંસી 159 2 હર્ટ્ઝ છે તેથી આઉટપુટ વોલ્ટેજ 5√2 હશે અને તે રીતે તમે આઉટપુટ વોલ્ટેજની ગણતરી કરી શકો છો તે કટ ઓફ ફ્રીક્વન્સીની નીચે ઇનપુટના સંદર્ભમાં કેવી રીતે બદલાશે તેથી જો હું હજી પણ તેમાં ઘટાડો કરું છું તો તમે હજી પણ જોઈ શકો છો કે ત્યાં ફેરફાર છે તેથી આમ હું 250 હર્ટ્ઝ ઘટાડી રહ્યો છું 50 હર્ટ્ઝની નજીક અને હું જોઉં છું કે મારું આઉટપુટ વોલ્ટેજ ઘટાડીને 1 84V કરવામાં આવ્યું છે અને હું ફ્રીકવંસી પસાર કરી શકતો નથી આ જુઓ વોલ્ટેજ ઘટ્યા છે આ પેસીવ કોમ્પોનેંટનો ઉપયોગ કરે છે તેથી તે પેસીવ ઘટકનો ઉપયોગ કરીને ઉચ્ચ પાસ ફિલ્ટર છે તેમ કહી શકાય આપણે જોયું કે જ્યારે આપણે કટ ઓફ ફ્રીક્વન્સીથી નીચે આવીએ છીએ ત્યારે આઉટપુટ વોલ્ટેજ ઘટે છે તેથી ચાલો હવે જોઈએ કે આપણે શું ડિઝાઇન કરવા માંગીએ છીએ એક્ટીવ હાઇ પાસ ભણીએ કે જ્યાંથી આપણે છેલ્લા મોડ્યુલમાં છોડી દીધું છે તો ત્યાંથી આગળ ચાલુ રાખીએ છીએ અને તે પેસીવ ઘટકોનો ઉપયોગ કરીને હાઇ પાસ ફિલ્ટર હતું આપણે જોયું કે ઇનપુટ સિગ્નલના સંદર્ભમાં આઉટપુટ સિગ્નલ કેવી રીતે બદલાઈ રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે 159 હર્ટ્ઝની કટ ઓફ ફ્રીક્વન્સી માટે તેની નીચેની ફ્રીક્વંસી પસાર થઈ શકતી નથી તે એક્ટિવ હાઈ પાસ છે જે હાઈ પાસ ફિલ્ટર હવે ચિત્રમાં આવ્યો છે તેથી હવે જો હું એક્ટીવ હાઇ પાસ ફિલ્ટરનો ઉપયોગ કરું છું તેનો અર્થ એ કે હવે હું ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરું છું આ ખાસ કિસ્સામાં હું અભ્યાસ કરવા માંગુ છું સક્રિય હાઇ પાસ ફિલ્ટર માટે મારે આકૃતિ 8 માં બતાવ્યા પ્રમાણે સર્કિટને જોડવી પડશે તેથી અહીં સર્કિટ આકૃતિ 8 મુજબ R1 10 કિલો ઓહ્મ R2 10 કિલો ઓહ્મમાં બતાવવામાં આવી છે તે ગેઇન 1 છે અને C 0 1 માઇક્રો ફેરેડે છે કટ ઓફ ફ્રીક્વન્સી જે આપણે બધા જાણીએ છીએ તે કટ ઓફ ફ્રીક્વન્સી 12πRC છે તેથી હજુ પણ કટ ઓફ ફ્રીક્વંસી 159 15 હર્ટ્ઝ 160 હર્ટ્ઝ છે હવે અહીં આપણે શું કરીશું જુઓ બધું જ સમાન છે સિવાય કે હવે આપણે એક્ટીવ કોમ્પોનેંટનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે ફરીથી 50 હર્ટ્ઝથી સીધા V 150 હર્ટ્ઝ પર સીધા V1 પર 5 V પીક ટુ પીક સાઇન વેવ લાગુ કરીશું અને ધીમે ધીમે 20 હર્ટ્ઝ સ્ટેપ વાઇઝ ફ્રીક્વંસી વધારીશું હવે આપણે ઓછી ફ્રીક્વંસી લાગુ કરીશું અને આપણે હાઇ ફ્રીક્વંસી સુધી વધતા રહીશું જે પેસીવ ફિલ્ટરમાં આપણે જોયું છે આપણે હાઇ ફ્રીક્વંસીથી શરૂઆત કરી હતી અને 160 હર્ટ્ઝથી નીચેની ફ્રીક્વંસી ઘટાડી હતી અહીં આપણે વિરૂધ્ધ કરી રહ્યા છીએ 50 હર્ટ્ઝથી શરૂ કરીએ છીએ અને તેને 20 હર્ટ્ઝના સ્ટેપ વાઇઝ વધારીએ છીએ અથવા 50 કે 100 હર્ટ્ઝ આપણે પ્રયોગ કરતી વેળા જોઇશું તેનાથી કોઈ ફરક પડતો નથી આપણે Vo પર આઉટપુટનું ઓબ્ઝરવેશન કરીશું આપણે આઉટપુટનું ઓબ્ઝરવેશન કરવું પડશે જે Vo પર છે અને નોંધ લો કે તે પીક ટુ પીક વેલ્યુ છે આપણે જોઈ શકીએ છીએ કે કટ ઓફ A√2 પર અને કટ ઓફ એમ્પ્લિટ્યુડ નીચે દબાઈ જાય છે આપણે જોઈશું કે આઉટપુટ પર વોલ્ટેજ કેવી રીતે બદલાય છે એ આપણે કટ ઓફ ફ્રીક્વન્સી fc પસાર કરીએ છીએ અને ફિલ્ટરનો ગેઇન વધારવા માટે R2 ને 100 કિલો ઓહ્મ સાથે બદલો હવે જુઓ R2 અને R1 બંને 10 કિલો ઓહ્મ પર રાખવામાં આવ્યા છે જો હું ગેઇન વધારવા માંગુ છું તો હું R2 ને 100 કિલો ઓહ્મમાં બદલીશ તો મારો ગેઇન 10 10 વત્તા 1 અથવા 11 હશે જો તે ઇન્વરટીંગ એમ્પ્લીફાયર છે તો તે 10 હશે બરાબર મારો ગેઇન 10 ઇન્વર્ટીંગ ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર હશે હવે મારો ગેઇન 1 છે કારણ કે R2 અને R1 બંને 10 કિલો ઓહ્મ છે R1 R2 10 કિલો ઓહ્મ અને તેથી મારો ગેઇન 1 છે તેથી ચાલો આપણે આ પ્રયોગ કરીએ અને તમે જુઓ કે આ સર્કિટના આઉટપુટ પર આપણે કયા સિગ્નલ જોઈએ છીએ તેથી ચાલો આપણે બ્રેડબોર્ડ પર જોઈએ હવે આપણે જોઈ શકીએ છીએ કે તેઓ તમને હાઇ પાસ એક્ટિવ ફિલ્ટરની સર્કિટ બતાવી રહ્યા છે અને અહીં આપણે કેપેસિટર અને રેઝિસ્ટર જોઈ શકીએ છીએ આપણે સ્ક્રીન પર જોયેલી સર્કિટની જેમ જ તે દેખાય છે અહીં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી જ્યારે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવો પડે છે ત્યારે સૌથી પહેલા આપણે બાયસીંગ વોલ્ટેજ લાગુ કરવું પડે છે આ બાયસીંગ વોલ્ટેજ ડીસી પાવર સપ્લાય દ્વારા આપવામાં આવે છે તેથી તમે જોઈ શકો છો કે તે ડીસી પાવર સપ્લાયને ઓપરેશનલ એમ્પ્લીફાયર સાથે જોડી રહ્યું છે તેનો અર્થ એ છે કે તે ઓપ એમ્પ પર બાયસ વોલ્ટેજ લગાવી રહ્યા છે હવે એકવાર તેણે બાયસીંગ વોલ્ટેજ લાગુ કર્યા પછી તેણે એક્ટીવ હાઇ પાસ ફિલ્ટરના કેપેસિટર પર ઇનપુટ વોલ્ટેજ કે ઇનપુટ સિગ્નલ લાગુ કરવું પડશે તેથી તે ઇનપુટ વોલ્ટેજ લાગુ કરી રહ્યા છે એક્ટીવ હાઇ પાસ ફિલ્ટરના કેપેસિટર પર આ કેપેસિટર ઇન્વર્ટીંગ ટર્મિનલ સાથે જોડાયેલા રેઝિસ્ટર્સ સાથે જોડાયેલ છે તો હવે આપણે જે ઇનપુટ સિગ્નલ નક્કી કર્યું છે તે છે આપણે 5V અને 50 હર્ટ્ઝ લગાવવાનું હતું અને તેણે ઓપરેશનલ એમ્પ્લીફાયરના આઉટપુટને ઓસિલોસ્કોપ સાથે પણ જોડવું પડશે કારણ કે આપણે ઓસિલોસ્કોપ પરના આઉટપુટમાં ફેરફાર જોઈ રહ્યા છીએ તેથી જો તમે 50 હર્ટ્ઝ પર ઇનપુટ સિગ્નલ જોશો તો તમે જુઓ કે પીળો એક તમારો ઇનપુટ છે અને વાદળી એક તમારું આઉટપુટ છે તમે જુઓ છો કે 5 V ના ઇનપુટ માટે આઉટપુટ 1 68 V અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે હવે જો હું 50 હર્ટ્ઝથી આશરે 70 હર્ટ્ઝની ફ્રીક્વન્સી વધારી દઉં તો પણ આ આઉટપુટ 2 16 છે જે 5 V ની બરાબર નથી અને હું હજી પણ ફ્રીક્વન્સી પસાર કરી શકતો નથી હવે હું ધીમે ધીમે અલગ અલગ સ્ટેપ મારફત ફ્રીક્વન્સી વધારી રહ્યો છું તેથી હવે આપણે 90 હર્ટ્ઝ પર જઈએ છીએ અને હું જોઉં છું કે તે હજી પણ પસાર થવા દેતું નથી 100 પર જાઓ અને હજી પણ હું જોઈ શકતો નથી કે તેમની ફ્રીક્વન્સી પસાર થઈ શકે છે તમે જુઓ છો કે તમારે આ રીતે સમજવું પડશે માત્ર એટલું જ નહીં કે તમે ઇનપુટ અને આઉટપુટની સમાન આવૃત્તિ જોઈ શકો છો જે કેસ નથી તમારે પીક ટુ પીક વોલ્ટેજ જોવું પડશે પીક ટુ પીક વોલ્ટેજ જુઓ તેથી અહીં તમે જોઈ શકો છો કે પીક ટુ પીક વોલ્ટેજ 2 88V છે અને ઇનપુટ સિગ્નલ 5 12V છે તેથી તમે તે દૃષ્ટિકોણથી સમજો છો હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને 100 હર્ટ્ઝ સુધી ગયા ચાલો હજી વધારીએ અને તે 120 કરીએ હજી આપણે જોઈ શકતા નથી પરંતુ તમે જુઓ કે હવે તે 3 20V છે 150 153 60 તે હજી પણ મંજૂરી આપતું નથી અમારી કટ ઓફ ફ્રીક્વન્સી 159 15 હર્ટ્ઝ હતી તો ચાલો હવે જોઈએ 159 અથવા 160 આપણે 160 હર્ટ્ઝ રાખી શકીએ હજી પણ મંજૂરી આપતી નથી ચાલો થોડું જોઈએ થોડુંક હવે તે 5√2 છે તેથી હજી પણ આપણી પાસે 3 76V હતું તો ચાલો આપણે હજી પણ ફ્રીક્વન્સી વધારીએ હવે જુઓ આપણી પાસે 5√ 2 તેથી 4 હવે આપણે જોઈએ છીએ કે તે ઇનપુટ સિગ્નલ 5V ની ખૂબ જ નજીક છે તે હવે વધુ ફ્રીક્વન્સી વધારવાનું ચાલુ રાખે છે તે આપણા ઇનપુટ સિગ્નલને બરાબર અનુસરે છે તે એક ઇનપુટ સિગ્નલના સમાન પીક ટુ પીક વોલ્ટેજને અનુસરે છે જે તમે જોઈ શકો છો કે તે 1 5 કિલો હર્ટ્ઝથી છે અને તમે 2 કિલો હર્ટ્ઝ સુધી વધારી શકો છો તમે 2 5 કિલો હર્ટ્ઝ સુધી વધો છો અને તમે જોશો કે ફ્રીક્વન્સી વધારીને રાખવાથી આઉટપુટ સિગ્નલ પણ ઇનપુટ સિગ્નલને અનુસરવા દેશે અને આમ આ એક્ટીવ હાઇ પાસ ફિલ્ટર સારી રીતે કામ કરી રહ્યું છે તેથી આપણે જે જોઈએ છીએ તે છે જો આપણે પેસીવ ઉચ્ચ પાસ ફિલ્ટર ડિઝાઇન કરવા માંગતા હોઈએ અથવા જો આપણે એક્ટીવ હાઇ પાસ ફિલ્ટર ડિઝાઇન કરવા માંગતા હોઈએ તો વિચાર ખૂબ જ સરળ છે કે પેસીવ હાઇ પાસ ફિલ્ટરમાં તમારું સૂત્ર 12πRC છે એક્ટીવ હાઇ પાસ ફિલ્ટર માટે તમારું ફોર્મ્યુલા હજુ 12πRC રહે છે પરંતુ અહીં તમને ગેઇનને બદલવાનો ફાયદો છે કારણ કે તે એક્ટીવ હાઇ પાસ ફિલ્ટર છે તમે રેઝિસ્ટર R2 અને R1 ની કિંમત બદલીને ગેઇન બદલી શકો છો જ્યારે પેસિવ ફિલ્ટરના કિસ્સામાં તમે ગેઇનને બદલી શકતા નથી બીજી વસ્તુ જે તમારે અહીં સમજવાની છે તે એ છે કે ઇનપુટ સિગ્નલ કેવી રીતે લાગુ કરવું તે સમજવું ખૂબ જ સરળ છે આઉટપુટ સિગ્નલ કેવી રીતે તપાસવું અને કટ ઓફ ફ્રીક્વન્સીએ આપણા દ્વારા ડિઝાઇન કરેલી સિગ્નલને પસાર થવા દેવામાં આવશે નહીં હાઇ પાસ ફિલ્ટર માટે કટ ઓફ ફ્રીક્વન્સીની નીચેની અમુક ઓછી ફ્રીક્વંસીને પસાર થવા દેવામાં આવશે નહીં લો પાસ ફિલ્ટર માટે કટ ઓફ ફ્રીક્વન્સી ઉપરની ફ્રીક્વન્સી પસાર થવા દેવામાં આવશે નહીં તેથી હવે પ્રયોગોના આ ચોક્કસ સમૂહ સાથે હું આશા રાખું છું કે તમે સમજી શકશો કે તમે કેવી રીતે લો પાસ અને હાઇ પાસ RC ફિલ્ટર કે જે પેસીવ ફિલ્ટર્સ છે અને લો પાસ અને ઉચ્ચ પાસ સક્રિય ફિલ્ટર્સ કે જે RC અને ઓપ એમ્પ છે તે ડિઝાઇન કરી શકો છો તેના વિશે જાણો થિયરી ક્લાસમાંથી ફરી એકવાર તેના વિશે વાંચો પ્રયોગને સમજો મોડ્યુલનો આ ચોક્કસ સમૂહ વાંચો અથવા તેને જુઓ વાંચવા સિવાય મોડ્યુલને જુઓ અને ફરીથી જુઓ પછી તમે સમજી શકશો અમે કઈ વસ્તુઓ કરી રહ્યા છીએ જો તમારી પાસે પ્રયોગશાળાની એસેસ હોય તો ત્યાં જાઓ અને આ પ્રયોગ કરો તમે તમારા મિત્રો સાથે પ્રયોગ કરી શકો છો તમે માર્ગદર્શક સાથે પ્રયોગ કરી શકો છો અને જુઓ કે તમે એક્ટીવ હાઇ પાસ ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરી શકો છો તમે એક્ટીવ લો પાસ ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરી શકો છો તમે પેસીવ હાઇ પાસ ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરી શકો છો કેવી રીતે એક પેસીવ લો પાસ ફિલ્ટર છે તેથી આ ચોક્કસ પ્રયોગ સાથે હું આશા રાખું છું કે ફિલ્ટરની એપ્લિકેશન માટે ઓપરેશનલ એમ્પ્લીફાયર કેવી રીતે લાગુ કરવું તે અંગે તમે આગળ કંઈક સમજી શકશો હું તમને આગલા વર્ગમાં ફિલ્ટરના આગામી સેટ સાથે અભ્યાસ કરાવીશ જે બેન્ડ પાસ ફિલ્ટર અને બેન્ડ રિજેક્ટ ફિલ્ટર છે તમે કાળજી લો હું તમને આગળના વર્ગમાં શીખવવા માટે મળીશ બાય